સુપ્રભાત પ્રિય સહભાગીઓ આ બોડી લેંગ્વેજ પરના આપણા આ કોર્સના પહેલા મોડ્યુલમાં તમારું સ્વાગત છે આપણે બધા જાણીએ છીએ કે બોડી લેંગ્વેજ એ આપણા વ્યવસાયિક વાતચીતનો અભિન્ન ભાગ છે સકારાત્મક બોડી લેંગ્વેજ એ આપણને પોતાને વધુ સફળ રીતે રજૂ કરવામાં મદદ કરે છે આજના મોડ્યુલમાં આપણે બોડી લેંગ્વેજ ની મૂળ વ્યાખ્યા કાર્યક્ષેત્ર અને સુસંગતતા ને સમજવાનો પ્રયત્ન કરીશું બોડી લેંગ્વેજ નો અભ્યાસ કરવો એ આપણા માટે મહત્વપૂર્ણ છે કારણ કે કોઈ વ્યક્તિ કયારે શું કહે છે અને ખરેખર શું કહેવા ઈચ્છે છે આ બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે કારણ કે આપણે બોડી લેંગ્વેજના નાના અને મોટા હાવભાવ ની મદદ થી વ્યક્તિ ના આહાર તેમજ આંતરવ્યક્તિત્વની પરીસ્થીઓમાં તેના વલણ અને લાગણીઓ નું આકલન કરી શકીએ એક જ સમયે કોઈ વ્યક્તિ હતાશા થી ઘેરાય ને વાત કરે છે કે ગુસ્સા માં છે કે કોઈ વ્યક્તિ ધૈર્યહીન છે કે બેપરવા તો બોડી લેંગ્વેજ ના આ સંકેતો આપણે બીજા વ્યક્તિનું નું સાચુ વ્યક્તિત્વ અને સાચા હેતુ સમજવામાં મદદરૂપ થાય છે આપણે એમ કહી શકીએ કે જે રીતે આપણે કોઈ પુસ્તક ને વાંચી ને એક કરતા વધારે અર્થ સમજી શકીએ એ જ રીતે બોડી લેંગ્વેજ એ વ્યક્તિ ને વાંચવાની શક્યતાઓ સૂચવે છે મૌખિક નિવેદન અને બિન મૌખિક નિવેદન માં રહેલ અસંગતતા આપણે શોધી શકીએ છીએ જે લય હાવભાવ અને અવાજ ના નિયંત્રણ પર આધાર રાખે છે માટે આપણે પહેલા સત્ય સમજીએ છીએ અને પછી આપણે જરૂરિયાત પ્રમાણે પ્રતિસાદ આપીએ છીએ સંદેશા વ્યવહાર ના અશાબ્દિક પાસાઓ માં સુક્ષ્મ અને મેક્રો હાવભાવ રહેલા હોય છે હવે આ મેક્રો અને સુક્ષ્મ હાવભાવ વચ્ચે શું તફાવત છે મેક્રો હાવભાવ એટલે એવા હાવભાવ જેને આપણે અશાબ્દિક સંદેશાવ્યહાર માં જોઈ શકીએ ઉદાહરણ તરીકે જો હું સ્મિત કરીશ તો તે સ્મિત જોઈ શકાશે અને તેને મેક્રો હાવભાવ કહેવાય છે જ્યારે બીજી બાજુ સૂક્ષ્મ હાવભાવ એ ખુબ જ નાના હાવભાવ છે જે ક્ષણિક હોય છે અને આ સુક્ષ્મ હાવભાવ દ્વારા જ ખરેખર સત્ય વ્યક્ત કરી શકાય છેઘણા રેકોર્ડિંગ કરવામાં આવ્યા છે જેમાં લોકોને તેમના સહકર્મચારીઓ વિશે અથવા કોઈ ખાસ ફિલ્મ નું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું હતું એવું નોંધવામાં આવ્યું કે આ ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ દરમિયાન લોકો તેમના સહકર્મચારીઓ ને દર્શાવતા સમયે સકારાત્મક ઉપકલાનો ઉપયોગ ખૂબ કાળજી પૂર્વક કરતાજો કે સૂક્ષ્મ હાવભાવ માં કોઈ વ્યક્તિ તેમના સંબંધ અને અન્ય લોકો પ્રત્યે ના ઇરાદા વાંચી શકે છે ઉદાહરણ તરીકે આપણે જાણી શકીએ કે કોઈ વ્યક્તિ પોતાના સહકર્મચારી ને ખરેખર પસંદ કરે છે કે કેમ તેમને જ્યારે વર્ણન કરવાનું કહેવામાં આવે ત્યારે જાણી શકાય કે બંને વચ્ચે ક્યાં પ્રકારની દુશ્મનાવટ કે ક્યાં પ્રકાર ની મિત્રતા હોઈ શકે આ સૂક્ષ્મ હાવભાવ કદાચ ખૂબ જ નાના હોઈ શકે ઉદાહરણ તરીકે આંખની નીચે સ્નાયુ નું ખેંચાવું અથવા હેમી ફેસીઅલ ના સ્નાયુ નું ખેંચાવું અને મારું સ્મિત પણ કશુંક વાતચીત કરવાનો પ્રયત્ન કરશે પરંતુ આંખો તેના વિરુદ્ધ લાગણી દર્શાવશે આ બોડી લેંગ્વેજ ના સૂક્ષ્મ હાવભાવ એ મેક્રો હાવભાવ કરતા વધારે મહત્વના છે માઈક્રો એક્સપ્રેસન શબ્દ એ પહેલી વખત પોલ એકમેન દ્વારા 1985 માં પ્રકાશિત થયેલ તેમની પુસ્તક ટેલીંગ લાયસ માં ઉપયોગ કર્યો હતો

ઉદાહરણ તરીકે આપણે જે કપડાં પહેરીએ છીએ જે પરફ્યુમ લગાવ્યે છીએ જે બીજી સહાયક સામગ્રી સાથે રાખીએ છીએ પરંતુ આજના અત્યંત સ્પર્ધાત્મક વિશ્વમાં આપણા માટે આ બધા પાસા એ આપણી બોડી લેંગ્વેજ ના વધારાના ભાગ બની ગયાઅને એટલા માટે આપણે જાણીએ કે વધતી જતી મીડિયા ની હાજરી વ્યાપાર વિશ્વમાં વધતી સ્પર્ધાત્મકતા અને બીજા વ્યવસાયો ના લીધે બોડી લેંગ્વેજ ની સમજણ હોવી એ ખુબ જ જરૂરી છે મીડિયા ની હાજરી ના લીધે આ ક્ષેત્ર બોડી લેંગ્વેજ માં જાગૃતિ વધી છે ખાસ કરીને સેલીબ્રીટી પ્રત્યે ની ઘેલછા ને કારણે બોડી લેંગ્વેજ પ્રત્યેની જાગૃતિ વધી છે વી ચેનલ સેલીબ્રીટી ની બોડી લેંગ્વેજ પર અનંત સાહિત્ય છાપે છે અભિનેતા અભિનેત્રીઓની રાજકીય અને સામાજિક નેતાઓની બોડી લેંગ્વેજ ને લગતું સાહિત્ય અવિરતપણે ફેલાય છે હું અહીં એક ખૂબ જ રસપ્રદ ઘટના નો સંદર્ભ આપીશ જ્યાં F I ના એક એજન્ટ એ એક NBC ટેલિવિઝન પ્રોગ્રામ માં મેડોનાના આંખના પોપચાંની ફફડાટ નું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો એ જોવા માટે કે તે તેની ગર્ભાવસ્થા વિશે ખોટું બોલે છે કેઅને સાથે સાથે એક સારા શ્રોતા તરીકે પણ ઉભરી શકીએ કારણ કે શબ્દો દ્વારા જે અર્થ વ્યક્ત કરવામાં આવે છે ફક્ત તે નહિ પરંતુ જે અશાબ્દિક વાતચીતના પાસા છે તેને પણ જોતા હોઈએ છીએ જો આપણે બોડી લેંગ્વેજ ની વ્યાખ્યા અથવા અશાબ્દિક વાતચીત ના પાસાઓ જોઈએ તો આપણને જાણવા મળે છે કે જુદા જુદા શબ્દકોશોએ તેને રસપ્રદ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે 2012 માં પ્રકાશિત થયેલ કોલિન્સ ઇંગ્લિશ ડિક્શનરી ની બારમી આવૃત્તિ મુજબ બોડી લેંગ્વેજ એટલે જાગ્રત કે અર્ધજાગ્રત શારીરિક હાવભાવ અને મુદ્રાઓ વગેરે દ્વારા માહિતીની અશાબ્દિક માહિતી આપવીતો આપણે અહિયાં જોયું કે વ્યાખ્યા એ માહિતી સંચાર ના સુક્ષ્મ અને મેક્રો સંકેતોના જાગ્રત અને અજાગૃત પાસા પર કેન્દ્રિતજાગૃત અને અજાગૃત આ બે પાસાઓની ચર્ચા આપણે થોડી મિનિટ પછી કરીશું 2012 માં પ્રકાશિત થયેલ વેબસ્ટર ની ન્યુ વર્લ્ડ કોલેજ ડિક્શનરી ની પાંચમી આવૃત્તિ માં મુજબ બોડી લેંગ્વેજ એટલે "હાવભાવ અજાગૃત શારીરિક હલનચલન ચહેરાના અભિવ્યક્તિઓ વગેરે જે અશાબ્દિક વાતચીત ને પૂર્ણ કરે છે અથવા તેની સાથે જોડાણ કરે છે હેડવિગ લેવીસ બોડી લેંગ્વેજ ને દર્શાવતા કહે છે કે બોડી લેંગ્વેજ એટલે ' વ્યક્તિગત લાગણી ભાવના અને વલણ ની વાતચીત અને શારીરિક હલનચલન હાવભાવ મુદ્રાઓ સ્થિતિ અને અંતર દ્વારા કાં તો જાગૃત રીતે અથવા અનૈચ્છિક રીતે ઘણી વાર અર્ધજાગૃત પણે અને શાબ્દિક ભાષા સાથે કે શાબ્દિક ભાષા વગર થતું વિચારો અને માહિતીની આપલે' મારા મત મુજબ આ બધી વ્યાખ્યાઓમાં હેડવિગ લેવિસ દ્વારા આપેલ વ્યાખ્યા એ અન્ય શબ્દકોશ ની વ્યાખ્યાઓ કરતાં ઘણી વધારે સંપૂર્ણ અને ચોક્કસ છે બોડી લેંગ્વેજ અથવા અશાબ્દિક વાતચીત ના પાસા ને શબ્દ સાથે અથવા તો સ્વતંત્ર શબ્દો તરીકે પણ ઉપયોગ કરી શકાય છે ઉદાહરણ તરીકે ભીડવાળા ઓરડામાં જ્યારે આપણો અવાજ ન સંભળાતો હોય તેમ છતાં પણ આપણે કેટલાક હાવભાવ દ્વારા મિત્ર અથવા સહકર્મચારી નું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ આપણે પરિસ્થિતિને સંપૂર્ણ રીતે જોઈએ ત્યારે જાણવા મળે કે આ વાતચીત માં શબ્દો તેમજ અશાબ્દિક વાતચીત ના પાસાંઓ પણ રહેલ છે જ્યારે આપણે બંને ચિત્ર ને જોડીએ ત્યારે જ સંપૂર્ણ ચિત્ર આપણી સમક્ષ ઉભરી આવે છે તે તરત જ પ્રતિસાદ આપે છે ઉદાહરણ તરીકે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ છીએ અને પછી વ્યક્તિ જે હાવભાવ આપે છે તેને જોઈને જાણી શકાય છે કે વ્યક્તિ એ કેટલું ઈન્ટરનાલાયઝડ કર્યું છે અથવા કોઈ ખાસ વિષય પર સ્પષ્ટતા ની જરૂર છે કે નહિ આ પાસાં આંતરવાતચીત અને જૂથ ની વાતચીત માં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે આપણે જે કહેવાનો પ્રયત્ન કરીએ છીએ તે શબ્દો દ્વારા નહીં પરંતુ તે અડધાથી વધારે અશાબ્દિક વાતચીત ના પાસાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેઅશાબ્દિક વાતચીત ના પાસાઓનો કોડીફાઇડ અભ્યાસ ઘણા સમય પછી શરૂ થયા હોવા છતાં આપણને જાણવા મળે છે કે માનવજાત હંમેશાં તેના મહત્વ વિશે જાગૃત હતી શેક્સપિયરની શરૂઆતની સાહિત્યિક અને કલાત્મક જાગૃતિ માં તે શોધી શકાય છે શેક્સપિયરે ખાસ કરીને આંખો ના હાવભાવ તરફ સંકેત કર્યો છે અને તેને ઘણીવાર આંખ ને માણસ ના ચારિત્ર ની અભિવ્યક્તિ તરીકે જોયું છેઉદાહરણ તરીકે તે મચ અડુ અબાઉટ નથીંગ માં કહે છે કે 'મને તેની આંખો જોવા દો જ્યારે હું તેના જેવા બીજા પુરુષ જોવ ત્યારે હું તેને ટાળી શકું' અને તે હેન્રી ફોર્થ માં કહે છે 'હું તારી આંખમાં એક વિચિત્ર કબૂલાત જોઉં છું' હેન્રી ફોર્થ ના બીજા ભાગ માં તે કહે છે 'તમે મારી તરફ જોવો નહિ તમારી આંખો ઘાયલ થઇ શકે છે આપણે જોઈ શકીએ છીએ કે રેનેસાં ના સમયની શરૂઆતમાં જ લોકો બોડી લેંગ્વેજ ના મહત્વ તેના વિચારો માહિતી અને લાગણીઓ અન્ય લોકો સુધી પહોંચાડવામાં તેની ખરેખર શું ભૂમિકા હતી તે જાણતા હતા કળાના ક્ષેત્રમાં પણ આપણે વિવિધ ચિત્રકારો અને કલાકારોએ અશાબ્દિક વાતચીત ના પાસાઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે હું ખાસ પ્રખ્યાત ઇટાલિયન ચિત્રકાર કારાવાગીયો ના આ કાર્ડશાર્પ ચિત્ર નો ઉલ્લેખ કરું છું કે જેમણે 16મી સદીના અંતમાં અથવા 17મી સદીની શરૂઆતમાં આ ખાસ કેનવાસ દોર્યું હતું અને તેણે કનિઝિક્સ શરીર ની મુદ્રા થી તેના સમકાલીન સમાજ ના નિમ્ન રોજિંદા જીવનના બદનક્ષીના દૃશ્ય દોર્યા આ ખાસ ફ્રેસ્કો પેઇન્ટિંગ એ માઇકલેંજેલો નું આઇકોનિક ચિત્ર છે જે 1508 1512 દરમિયાન દોરવામાં આવ્યું હતું તે માનવતાનું એક આઇકોનિક રજુઆત છે જ્યાં ભગવાન પોતે માનવતા તરફ હાથ લંબાવી રહ્યા છે અને આંગળીઓ એકબીજા સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે તેવા હાવભાવ રજૂ કરવામાં આવ્યા છે તેથી ખાલી આંગળીઓ જોઈને આપણે કલાકાર જે હાવભાવ રજુ કરવા માંગે છે તે આપણે સમજી શકીએ જો કે મારા હૃદયની નજીક નું ચિત્ર એક ભારતીય એ દોરેલ ચિત્ર છે આ ચિત્ર એ વિશ્વનાથ ધુરંધર નું 19મી સદીનું ચિત્ર છે આ ખાસ ચિત્રમાં તેમણે આપણી સમક્ષ એક હિન્દુ લગ્ન નું એક દ્રશ્ય રજુ કર્યું છે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનો ચહેરો અલગ હોય છે દેખાવ પણ જટિલ હોય છે અને અહીં કલાકાર દ્વારા દોરવામાં આવેલા દરેક વ્યક્તિની બોડી લેંગ્વેજ માં સંવેદનશીલતા અને સામાજિક સ્થિતિ અલગ છે તે જોતા જાણવા મળે છે એવું જાણવા મળે છે કે સાહિત્ય ક્ષેત્ર અને લલિત કળા ની બહાર પણ બોડી લેંગ્વેજ વિશે સતત જાગૃતિ આવી છે અને હું ખાસ કરીને સિસિરો અને ક્વિન્ટિલિયન નો ઉલ્લેખ કરીશ જેમણે ભાષણ અને ચહેરાના હાવભાવ પર ભાર મૂક્યો હતો અને અવાજના સ્વરને મહત્વ આપ્યું હતું તે સમકાલીન પ્રારંભિક લોકશાહી પરિસ્થિતિઓમાં મહત્વનું હતું 18મી અને 19મી સદી માં આપણે શોધી કાઢ્યું કે યુરોપિયન વકતૃત્વ હિલચાલમાં પણ શરીરના હિલનચલન અને અવાજ પર ભાર મૂક્યો હતો તેના પ્રારંભિક શૈક્ષણિક અભ્યાસ ની અધિકૃતતા એ ચાર્લ્સ ડાર્વિન ને આપવામાં આવે છે જેનું પુસ્તક ધ એક્સપ્રેસન ઓફ થ ઈમોસન ઇન મેન એન્ડ એનિમલ કે જે 1872 માં પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ તેમણે ઉત્ક્રાંતિ સિદ્ધાંતોના સંદર્ભમાં ચહેરાના હાવભાવ નો અભ્યાસ કર્યો હતો તેમ છતાં તેની શોધ મોટા પ્રમાણમાં કથાત્મક માહિતી પર આધારિત હતી એવું જાણવા મળે કે છે કે ડાર્વિને 1872 માં જે ટિપ્પણીઓ કરી હતી તેમાંથી મોટાભાગની ટિપ્પણીઓ હજી પણ માન્ય છે અને તેમને તાજેતરના વૈજ્ઞાનિક તપાસના આધારે વધુ માન્યતા મળી છે જો કે બોડી લેંગ્વેજ ની ભાષા વિજ્ઞાન નો કોડીફાઇડ શૈક્ષણિક અભ્યાસ 20મી સદી માં શરુ થયો એવું જાણવામાં આવ્યુ છે કે 1940માં અથવા 1940 ના અંત માં પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલય ના પ્રાધ્યાપક રે બર્ડવીસલ એ અશાબ્દિક પાસા નો અભ્યાસ શરુ કર્યો હતો તે એક માનવશાસ્ત્રી હતા અને બીજા કેટલાક લોકો પણ પાછળ થી આ સંશોધન માં જોડાયા અમુક શબ્દ જે આપણે બોડી લેંગ્વેજ ના ક્ષેત્ર ના અભ્યાસ માટે વાપરીએ છીએ તે રે બર્ડવિશલ અને તેમના સાથી કર્મચારીઓ દ્વારા શોધવામાં આવ્યા હતા ઉદાહરણ તરીકે 1952માં બર્ડવિશલ એ કનિઝિક્સ શબ્દ ની શોધ કરી હતી તેથી તેમના આ કળા ના સ્વરૂપ ની જાણકારી એ પણ પ્રોફેસર રે બર્ડવિસ્ટેલને અભ્યાસ માટે સામગ્રી પ્રદાન કરી પ્રાધ્યાપક રે બર્ડવીસલ અને આલ્બર્ટ મેહરબિન એ અશાબ્દિક વાતચીત ના પાસાઓ નું મહત્વ અને સાચી પ્રકૃતિ શોધવા માટે લેબ નિયંત્રણ પરિસ્થિતિઓમાં લોકોની પ્રતિક્રિયાઓ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું તેઓએ બોડી લેંગ્વેજ શબ્દો નો ઉપયોગ કર્યો હકીકતમાં તેમના તમામ લખાણોમાં તેઓએ સતત અશાબ્દિક વાતચીત પાસાઓ અથવા તેઓ પહેલા જે શબ્દો વાપરતા હતા તેવા શબ્દો વાપર્યા છે તેમ છતાં બોડી લેંગ્વેજ એ ખરેખર લેમેન નો શબ્દ હતો જેને અશાબ્દિક વાતચીત ના પાસા માટે વાપરવામાં આવ્યો હતો જે 1970માં જુલિયસ ફાસ્ટ નામ ના પુસ્તક ના પ્રકાશન સાથે વધારે પ્રખ્યાત થયો બોડી લેંગ્વેજ એ પુસ્તકનું શીર્ષક હતું અને ઘણી વખત એવું બનતું હોય છે કે પુસ્તક ના વિષયાર્થ કરતા તેનું શીર્ષક વધારે પ્રખ્યાત થઈ જાય છે

તો આ ઘટના આપણી બોડી લેંગ્વેજ સાથે પણ બનતી હોય છે આપણે ખુદ પુસ્તક વિશે ઘણું જાણતા હોતા નથી તેમ છતાં તેનું શીર્ષક આપણી સ્મરણ શક્તિમાં રહી જાય છે હવે આ બોડી લેંગ્વેજ નું ખરેખર મહત્વ શું છે આ સંશોધનકારો પ્રાધ્યાપક રે બર્ડવીસલ અને મેહરબીન એ લગભગ દસ લાખ જેટલા અશાબ્દિક સંકેતો નોંધ્યા આલ્બર્ટ મેહરબિનએ એક સમયે સૂચવ્યું હતું કે સંદેશ ની સંપૂર્ણ અસર પેરા લેંગ્વેજ અને બોડી લેંગ્વેજ નું સંયોજન છે પેરાલેંગ્વેજ કે જેમાં અવાજ નો લય વલણ વગેરે નો સમાવેશ થાય છે જે 35 હોય છે અને બોડી લેંગ્વેજ જેમાં હાવભાવ અને શરીર ની મુદ્રા નો સમાવેશ થાય છે તે 58 હોય છે તેમ છતાં પછી તેમાં ફેરફાર કરીને અને જણાવ્યું કે આ પ્રમાણે ચુસ્ત વર્ગીકૃત શક્ય નથી વધારે મહત્વ બોડી લેંગ્વેજ કનિઝિક્સ તેના પાસાઓ ચહેરા ના હાવભાવ અને પેરાલેંગ્વેજ નું હોય છે આ મોડયુલ માં મેં બોડી લેંગ્વેજ ના 9 ઘટકો પસંદ કર્યા છે જેની આપણે ચર્ચા કરીશું ચાલો તો એક પછી એક ઘટકો જોઈએ પ્રોક્ષિમેક્સ એ બોડી લેંગ્વેજ નું પહેલું પાસું છે જેનો આપણે અભ્યાસ કરશું વાત કરનાર વ્યક્તિનું સંભાળનાર વ્યક્તિ સાથેનું શારીરિક અંતરનું સાંકેતિક વિશ્લેષણ કરે છે એટલે કે આપણે બે વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ જો આપણી વચ્ચે રૂબરૂ પરિસ્થિતિ હોઈ અને બીજા લોકો જો તે આંતરવ્યક્તિત્વ વાળી જુથ પરિસ્થિતિ હોય હવે એ જાણવા મળે છે કે પ્રોક્ષિમેક્ક્ષ ફક્ત વાતચીત કરતા બે વ્યક્તિ વચ્ચેનો અંતર નો અભ્યાસ નથી કરતું પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રચનાની જગ્યાની વ્યવસ્થા પણ જોવે છે આપણે બીજા પાસાઓનો અભ્યાસ કરીશું તે ઓક્યુલિસિક્સ અથવા તેને આંખના હલનચલનના અભ્યાસ તરીકે પણ ઓળખાય છે ઓક્યુલિસિક્સ એ આંખોની વર્તણૂક આંખોની ગતિવિધિઓ અને તેના હલનચલન નું વિશ્લેષણ કરીને તેનો અભ્યાસ કરે છે તે એ પણ જોવે છે કે વ્યક્તિ જમોણી છે કે ડાબોડી છે તો આવા પાસાઓનો અભ્યાસ ઓક્યુલિસિક્સ કરે છે જેમાં ઘણા પ્રકારની જોવાની રીતો અને વ્યાવસાયિક દુનિયામા તેના જુદા અર્થઘટનો આપણા બધા માટે તે જાણવા એ ખુબ મહત્વના છે ત્રીજું પાસુ જેને આપણે જોશું તે હેપ્ટિક તરીકે પ્રખ્યાત છે જે સ્પર્શ ની ભાષા તરીકે અથવા અમુક પરિસ્થિતિમાં તેની ગેરહાજરીનો પણ અભ્યાસ કરે છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક જ સ્પર્શ અલગ અલગ વલણ અને લાગણી વ્યક્ત કરે છે ચોથું પાસું કનિઝિક્સ છે કનિઝિક્સ એ વ્યક્તિના શરીરના હાવભાવ અને મુદ્રાનો ખાસ અભ્યાસ કરે છે કનિઝિક્સ ના ત્રણ પાસાઓ છે જેનો આપણે અભ્યાસ કરીશું અને એ ત્રણ પાસા એટલે ચીન્હ્નો એલ્યુસટ્રેટર અને અફેક્ટ ડિસ્પ્લે ચિન્હો એ ચોક્કસ પ્રતિકના નિશ્ચિત અર્થનો અભ્યાસ કરે છે ઉદાહરણ તરીકે પાણીની અંદર તરતા તરવૈયાના કોટ નો એક નિશ્ચિત અર્થ છે અથવા ટ્રાફિક સિગ્નલ અધિકારીની ક્રિયાઓ અથવા બહેરા અને મુંગા લોકો ની ભાષા જાગૃત કે અજાગૃત હાવભાવ અને હલનચલન ની અશાબ્દિક વાતચીત કરવાની પ્રક્રિયાSo these are emblems and therefore because it is a codified study of fixed symbols in their meanings we are not going to look at this aspect of kinesics We would focus on the next two aspects that is illustrators and affect displays of kinesics ખરેખર આ એલ્યુસટ્રેટર શું છે આ તે સૂક્ષ્મ અને મેક્રો સંકેતો છે જે આપણે શું કહેવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે ઉદાહરણ તરીકે મારે કહેવું હોય 'હા' તો હું ભાવશૂન્ય ચહેરા સાથે 'હા નહિ બોલું તો તમને જાણવા મળશે કે આ હાવભાવ એ એલ્યુસટ્રેટર છે અને કોઈ પણ વ્યક્તિ વાતચીત કરવા માટે પોતાની બોડી લેંગ્વેજ ની મદદ વગર બોલી શકે નહીં એ વાત સાચી છે કે આપણામાં ઘણા લોકો બહિર્મુખ હોય છે જે બોડી લેંગ્વેજનો વધારે સરળતાથી ઉપયોગ કરે છે અને તેના હાવભાવ અને મુદ્રા વધારે અર્થસભર હશે અને બીજી બાજુ એવા વ્યક્તિ જે શરમાળ છે અને આંતરમુખી છે તે હાવભાવનો ઓછો ઉપયોગ કરશે પણ વાતચીત કરતી વખતે કોઈ વ્યક્તિ પોતાના બોડી લેંગ્વેજ નું વર્ણન કે ઉપયોગ ના કરે એ વિચિત્ર બાબત છે અફેક્ટ ડિસ્પ્લે એ એલ્યુસટ્રેટર નો એક પ્રકાર છે એક જ તફાવત એ છે કે એલ્યુસટ્રેટર એ વ્યક્તિ નો સાચો હેતુ દર્શાવે છે પણ અફેક્ટ ડિસ્પ્લે આપણને ખોટું બોલવા માટે મંજૂરી આપે છે હવે કેટલીક સામાજિક પરિસ્થિતિમાં નમ્ર જૂઠું એ માન્ય હોય છે તમે કોઈ મિત્રની મુલાકાત લીધી હોય અને તમને ખીર અથવા કેક નો ટુકડો અથવા કેટલીક કૂકીઝ પીરસવામાં આવી હોય જે ખરેખર સ્વાદિષ્ટ નથી તો તમે શું કહેશો આ તો સ્વાદિષ્ટ છે ના તમે કહેશો ઓહ આ તો સ્વાદિષ્ટ છે ચહેરા પર બદલાયેલા હાવભાવ સાથે પણ તમારી ખુશી દર્શાવવા અને તમારી સેવા બદલ સાચી ભાવનાઓની કદર કરવા માટે તમે આ જુઠા સ્મિત સાથે કહેશો હેપ્ટિક એ લોકોના સ્પર્શથી થતી વાતચીતનો ઝીણવટથી અભ્યાસ કરે છે અને આ સ્પર્શ આપણા ભાવ અને લાગણીને કેવી રીતે વ્યક્ત કરે છે અને તે સામાજિક દ્રષ્ટિએ યોગ્ય છે કે નહિ તો ક્યારેક તમને જાણવા મળે કે આ સામાજિક પરિસ્થિતિમાં નમ્ર જૂઠું બોલવુંએ સમાજની જરૂરિયાત છે તેમ છતાં આ અફેક્ટથી આપણા હૃદયના સાચા હેતુ ને સતત છુપાવી શકીયે નહિ ટૂંક સમયમાં જ સાચો હેતુ બહાર આવી જાય છે અને તે માટે અફેક્ટ ડિસ્પ્લે એ ટૂંક સમય માટે જ કામ આવે છે કદાચ એક કે બે મિનીટ કા તો પછી આપણે પ્રશિક્ષિત અભિનેતા હોવા પાંચમું પાસું પેરા લેંગ્વેજ છે આપણા ચહેરા ના ભવાં ચડાવવા એ એક શબ્દ જેવું જ છે જેના અર્થ અલગ હોઈ શકે છે આપણે વિવિધ પ્રકારના અર્થ કહેવા એક જ શબ્દ ને અલગ અલગ રીતે ઉચ્ચાર કરતા હોય છે આપણામાંના લોકો જે ભણાવે છે તે તેનો ઉપયોગ ખૂબ અસરકારક રીતે કેવી રીતે કરવો તે જાણે છે જો વર્ગમાં મોડા આવનાર કોઈ વ્યક્તિ હોય તો આપણે મોડા આવનારને મંજૂરી આપીએ છીએ પરંતુ આપણે પેરા લેંગ્વેજ ની મદદથી એ દર્શાવીએ છીએ કે તે વ્યક્તિ વિશે આપણે ખરેખર શું વિચારીએ છીએ આપણે કહી શકીએ કે 'હા અંદર આવી જાવ અથવા "હા અંદર આવી જાવ અથવા હા અંદર આવી જાવ અલગ હાવભાવ સાથે તેથી તમે જોઈ શકો કે ક્રોધ વક્રોક્તિ એ આ સ્વર અને વલણ ની વિવિધતા સાથે વ્યક્ત કરવામાં આવી રહી છે ક્યારેક તે કૃત્રિમ હોઈ શકે છે પરંતુ મોટાભાગે તે કુદરતી રીતે બહાર આવે છે પેરા લેંગ્વેજ એ અવાજ ના સંકેત અને એ જ સમયે જ્યાં શબ્દો બોલવા જોઈએ તે સ્થાન પરના મૌનનોપણ અભ્યાસ કરે છે છઠું પાસું જેનો આપણે અભ્યાસ કરવાનો છે તે ક્રોનિમિક્સ આપણે સમય ને જુદી જુદી રીતે રાખીએ છીએ આપણે વ્યક્તિગત રીતે સમય રાખીશું આપણે સમાજ માટે પણ સમય ને રાખીશું અને આપણી પાસે સમયની સાંસ્કૃતિક વ્યાખ્યા પણ છે તો સમયના આ પાસાઓનો અભ્યાસ ક્રોનિમિક્સમાં કરવામાં આવશે ક્રોમેટીક્સ એ એક ખાસ કરીને સામાજિક સ્થિતિના રંગોનો અભ્યાસ છે માટે આ પાસાઓ આપણે ક્રોમેટીક્સની હેઠળ અભ્યાસ કરશું ઓલ્ફેક્ટિક્સ એ આપણી સુંઘવાની ક્ષમતા પર આધારિત છે ગંધ હકારાત્મક તેમજ નકારાત્મક પણ હોઈ શકે છે સારી કે ખરાબ તે એક વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે પરંતુ જોતા એવું લાગે છે કે તે એક સામાજિક અને સાંસ્કૃતિક પસંદગી બની ગઈ છે અમુક એવી સંસ્કૃતિઓ છે જેમાં અમુક ચોક્કસ પ્રકારની સુગંધ છાંટવામાં આવે છે જેને આપણે છાંટતા હોઈએ છીએ તેથી આ એક વ્યક્તિગત નિવેદન છે પરંતુ વધુમાં આ એક સામાજિક અને વ્યાવસાયિક નિવેદન પણ છે તેથી આપણે તેના મહત્વનો અભ્યાસ ઓલ્ફેક્ટિક્સ હેઠળ કરીશું બોડી લેંગ્વેજ નો નવમો પાસાનો જે આપણે અભ્યાસ કરીશું તે આર્ટિફેક્ટ્સ વિશે છે આર્ટિફેક્ટ્સ એ શરીર પરનો શણગાર અને કપડાં પહેરવાની શૈલી વગેરેની ભાવનાનું વિશ્લેષણ કરે છે જે વ્યક્તિત્વ અને ભાવનાનું નિવેદન બની જાય છે આ ખરેખર આપણા શરીરનો ભાગ નથી પણ બીજી રીતે એ આપણા શરીરના ભાગ તરીકે ઓળખાય છે કારણ કે આ શરીરના હાવભાવ અને મુદ્રા વગેરે જેવું છે આપણે શું કહેવા ઇચ્છીએ છીએ તે તેનું વિસ્તરણ છે જો આપણે આ વિશેષ સ્લાઇડને જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે બોડી લેંગ્વેજ નો અર્થ આપણને સ્પષ્ટ થઈ જાય છે સુપરવાઇઝર અથવા બોસ સિવાય આ સભામાં ભાગ લેનાર દરેક વ્યક્તિ નકારાત્મક લાગણી વ્યક્ત કરી રહ્યો છે પરંતુ આ નકારાત્મકતાને શબ્દોમાં તબદીલી કરવામાં આવી નથી તેથી આપણે કાં તો શબ્દોને અવગણી શકીએ છીએ પરંતુ તે પછી આપણી પાસે ફક્ત 50 વાતચીત હશે બીજી બાજુ આપણે એ જોઈ શકીએ છીએ કે બોડી લેંગ્વેજ કંઈક એવું સૂચન કરે છે જે મૌન દ્વારા વ્યક્ત કરવામાં આવતુ નથી તેથી વાતચીતના અશાબ્દિક પાસાઓની પરિસ્થિતિમાં તે અશાબ્દિક ઉત્તેજનાનો સમાવેશ થાય છે જ્યાં આપણે ફક્ત શબ્દ દ્વારા વ્યક્ત કરેલ સંદેશ નથી જોતા પરંતુ તેની સાથે મોકલનારએ સાંભળનાર માટે ક્યાં પ્રકારનો અશાબ્દિક પાસાઓ નો ઉપયોગ કર્યો છે તેને પણ ધ્યાનમાં લઈએ છીએ તેથી આપણને જાણવા મળે છે કે તે ઇરાદાપૂર્વક કે અજાણતાં હોય શકે છે પરંતુ મોટાભાગે તે અજાણતાં હોય છે મોટેભાગે બોલનાર વ્યક્તિ તેમની પોતાની બોડી લેંગ્વેજ વિશે પણ સભાન હોતા નથી આપણે તેને ખૂબ મર્યાદિતપણે નિયંત્રિત કરી શકીએ છીએ આપણે તેને 2 મિનિટથી વધુ અથવા મહત્તમ 3 મિનિટ સુધી નિયંત્રિત કરી શકીએપણ હકીકત એ છે કે કોઈ પણ રૂબરૂ વાતચીત માં શબ્દો નું ઓછુ મહત્વ હોય છે તે જ સમયે આપણી બોડી લેંગ્વેજ એ આપણા સમાજ અને સંસ્કૃતિનું પણ ઉત્પાદન છે બોડી લેંગ્વેજ ના આંતર સાંસ્કૃતિક પાસા એટલા મહત્વના છે કે જો આપણે તેને અવગણીએ તો તે અમુક ગેરસમજણો તરફ દોરી શકે છે સાંસ્કૃતિક ભિન્નતા અને તફાવતોના આ પાસાંઓ આપણી દરેક ચર્ચામાં ફરજિયાતપણે હશે આપણા સ્પર્ધાત્મક વ્યવસાયોમાં બોડી લેંગ્વેજ વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે જેમ જેમ વિવિધ વ્યવસાયોના પ્રકાર અને માંગ વધતી જાય છે માટે આપણી બોડી લેંગ્વેજ એ લોકોના ઈરાદા અને વલણની સમજણ કેળવવા મદદરૂપ થઈ શકે છે ભલે તે દર્દી ને પરામર્શ આપવાનું કાર્ય હોય કે અંગવ્યાયામ ચિકિત્સા અથવા સુધારણા પરનો નર્સ નો અભ્યાસક્રમ હોય કે પછી બાળકોની સંભાળ રાખનાર ભલે તે વિશેષ સંભાળનું કાર્ય હોય કે શાળામાં શિક્ષકની નોકરી હોય એવા લોકો જે માહિતી વિશ્લેષક તરીકે કાર્યરત હોય કે ગુનાશાસ્ત્રી હોય કે FBI માં પ્રશ્નકર્તા હોય કે પછી વકીલ કે વ્યવસ્થાપક હોય કે અમારા જેવા વિશ્વવિદ્યાલયના સરળ શિક્ષક હોય દરેક વ્યક્તિને બોડી લેંગ્વેજની સમજ એ ખોટા અર્થઘટન અને તકરાર કે વિરોધીથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે તેથી આપણે જોયું કે બોડી લેંગ્વેજની સંદર્ભીતતા એ કેટલી મહત્વપૂર્ણ છે જો તમે સંદર્ભને અવગણશો તો ખોટું વર્ગીકરણ કરશો વાતચીતના અશાબ્દિક પાસાઓને ચૂકવાનું જોખમ લેશો આપણે આપણી પોતાની બોડી લેંગ્વેજ નું મહત્વ સમજીએ તો આપણે વધુ સારા આત્મવિશ્વાસ અને સારા પ્રભાવ સાથે કોઈપણ પરિસ્થિતિમાં આપણા વિચારો પસાર કરી જેથી આપણા વિભિન્ન કાર્ય પરિસ્થિતિમાં આપણી બોડી લેંગ્વેજની સમજણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેવી રીતે બોડી લેંગ્વેજ સમજવી મહત્વપૂર્ણ છે તેવી જ રીતે આપણી બોડી લેંગ્વેજ સંદર્ભિત કરવી એ એટલી જ મહત્વપૂર્ણ છે બોડી લેંગ્વેજ માં વ્યક્તિગત તફાવત હોય છે આપણી બોડી લેંગ્વેજ એ બીજા કોઈની બોડી લેંગ્વેજ ની નકલ કે પ્રતિબિંબ નથી ઉદાહરણ તરીકે જાપાનમાં વાત કરતા સમયે ખાસ કરીને સ્ત્રીઓને બોલનારાના ગળા સામે જોવાનું હોય છે જેનાથી આંખનો સંપર્ક ટાળી શકાય અને ચીન અને મધ્ય પૂર્વના દેશોમાં પણ બીજા વ્યક્તિને આદર આપવો પડે છે અને આંખનો સીધો સંપર્ક ટાળવામાં આવે છે જ્યારે બીજી બાજુ અમેરિકામાં શ્રોતાઓને સીધો આંખનો સંપર્ક કરવા અને બોલનારની આંખોમાં જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જ્યારે બીજી અમુક રૂઢીચુસ્ત સંસ્કૃતિને જોઈએ તો તે જાતિ તફાવત પર આધારિત છે આવી સંસ્કૃતિ માં લિંગ સમાનતા ખરેખર અસ્તિત્વમાં નથી એવું જોવા મળે છે કે આવી બધી સંસ્કૃતિ માં રૂઢીચુસ્ત લોકોનું બીજા લોકો પર અલગ અલગ પરિસ્થિતિમાં ખાસ કરીને આંતરસંસ્કૃતિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં પકડ રહે છે તેથી ખાસ કરીને આપણા માટે સાંસ્કૃતિક તફાવત જાતિ ની રૂઢિચુસ્તતા બોડી લેંગ્વેજનો સંદર્ભ અને બોડી લેંગ્વેજ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે કોઈ પણ ભાષા એ શબ્દો વાક્યો અને ફકરાથી બનેલી હોય છે તેવી રીતે બોડી લેંગ્વેજ પણ સમાન શબ્દ વાક્યો અને ફકરાથી બનેલ છે દરેક હાવભાવ એ એક શબ્દની જેમ હોય છે અને આપણે જાણીએ છીએ કે એક શબ્ ના જુદા જુદા અર્થ હોઈ શકે છે અહીં મેં એક ઉદાહરણ આપ્યું છે જેનો ઉપયોગ એલન પીઝ દ્વારા કરવામાં આવ્યું છે અંગ્રેજી શબ્દ ડ્રેસિંગ જેના ઓછામાં ઓછા દસ જુદા જુદા અર્થો છે તેમાં કપડા પહેરવાની ક્રિયા ખોરાક સાથે લેવાની એક ચટણી કોઈ પક્ષીમાં મસાલો ભરવો વગેરે વુડ 'Wood જેવા સરળ શબ્દનો અર્થ પણ જુદા હોઈ છે તેથી જો આપણે એક જ શબ્દ નો ઉપયોગ કરી રહ્યાં છીએ તો અર્થ સ્પષ્ટ થતો નથી એ જ રીતે હાવભાવ એ તે એક શબ્દ જેવું છે માટે તે શબ્દ ને વાક્ય માં વાપરવામાં આવે તો તેનો અર્થ વધારે સ્પષ્ટ થાય છે અને તેવીજ રીતે બોડી લેંગ્વેજ માં કોઈ વાક્ય હાવભાવ અને મુદ્રા ના સમૂહને સાથે મુકાય તો તેને સ્પષ્ટ રીતે સમજી શકાય છે ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે વૂડ અને તેના બીજા અર્થો હોઈ શકે તેવી જ રીતે એકલું સ્મિત કે ફક્ત ભમર ચડાવવાના એક કરતા વધારે અર્થ હોઈ શકે આપણે વાક્યને ફકરામાં મૂકીને સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ 'મારે એક લાકડાનો ટુકડો જોઈએ છે તે ખૂબ ગરમ છે' આપણે આ સ્મિત જોઈએ છીએ અને વ્યક્તિના શરીરની હલચલ જોઈએ છીએ સાથે આપણે પેરા લેંગ્વેજ પર પણ ધ્યાન આપીએ છીએ અને ત્યારબાદ કોઈ એક વાક્ય બને છે 'ચાલો આપણે બગીચામાં તાપીએ' તો હવે તે સ્પષ્ટ શબ્દવાળો ફકરો બની ગયો છે જે સંદર્ભિત અર્થ પ્રદાન કરે છે જેના પર વાદ વિવાદ થઇ શકે નહીં ફકરામાં તેની સમકક્ષ વાતચીતના અશાબ્દિક પાસાઓ સાથે સાંસ્કૃતિક ભિન્નતા જાતિ રૂઢિચુસ્તતા અને અમુક ચોક્કસ સમય અંતર છે જો આપણે કોઈ વ્યક્તિ તરફ જોતા રહીએ અને સાંસ્કૃતિક તફાવત તરફ ધ્યાન આપીએ જાતી રૂઢિચુસ્તતા ને જોઈએ અને તેને ટાળવાનું શીખીએ અને વ્યક્તિની બોડી લેંગ્વેજ જોવા માટે થોડી મિનિટ પસાર કરીએ તો તે એક ફકરાની સમકક્ષ બની જાય છે તે માટે બોડી લેંગ્વેજને સંદર્ભિત કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈ લેખ અથવા કોઈ લોકપ્રિય પુસ્તક વાંચ્યા પછી કે કોઈ વાત સાંભળ્યા પછી વ્યક્તિની બોડી લેંગ્વેજ સમજવાની લાલચ થાય છે પરંતુ આપણે કોઈ ચોક્કસ વિચાર અથવા કોઈ વિશિષ્ટ હાવભાવ જોઈને કોઈ નિશ્ચિત અર્થ કેળવવામાં ઉતાવળ નઉદાહરણ તરીકે હું મારું નાક ઘસીસ તો તે હાવભાવના તફાવત હોઈ શકે છે જેની આપણે પછીથી ચર્ચા કરીશું પરંતુ અત્યારે કદાચ હું શરદી થી પીડાઈ રહ્યો છું અથવા તો મને ખંજવાળ આવેતેથી તમે જોશો કે કોઈ એક જ અલગ હાવભાવના આધારે તમે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકો નહીં કેરોલ ગોમેન દ્વારા ઉલ્લેખિત પાંચ સામાન્ય ભૂલો અહીં નીચે દર્શાવેલી છે જેમાં આપણે અન્ય લોકોની બોડી લેંગ્વેજનું અર્થઘટન કરીએ છીએ આપણે કદાચ સંદર્ભને ધ્યાને લેતા નથી અથવા એક જ હાવભાવ સાથે અર્થ જોડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તેથી આ વ્યાખ્યાનમાં આપણે બોડી લેંગ્વેજની મૂળ વ્યાખ્યા અભ્યાસના ક્ષેત્રે બોડી લેન્ગવેજ ના અભ્યાસ ક્ષેત્ર માં સમયાંતરે થયેલ ઉદભવ વિશે ચર્ચા કરી તેનુ કાર્યક્ષેત્રમાં મહત્વ અને બોડી લેન્ગવેજ ના પાસાઓની ચર્ચા કરી આપણે હવે પછીના વ્યાખ્યાનમાં આ જુદા જુદા પાસાઓની એક પછી એક ચર્ચા કરીશું આપનો આભાર